R માં MCDM તકનીકો નું પ્રયોગ અભ્યાસક્રમમાં તમારું સ્વાગત છે અગાઉના વ્યાખ્યાનમાં આપણે ELECTRE નામની એક ખાસ ટેકનિકની ચર્ચા કરી હતી ચાલો આપણે અત્યાર સુધી જે ચર્ચા કરી છે તેનો ઝડપી રીકેપ કરીએ અને પછી આગળ વધીશું તેથી ELECTRE એટલે નાબૂદી અને પસંદગીની વાસ્તવિકતાની પદ્ધતિ અહીં પણ જોડી પ્રમાણે સરખામણી સામેલ છે પરંતુ આ પદ્ધતિ અને અલ્ગોરિધમ તદ્દન અલગ છે આ થોડી જટિલ તકનીકો છે કારણ કે કેટલાક તકનીકી પરિમાણો અને પગલાઓ ને સામેલ કરવામાં આવે છે જે સહેજ જટિલ છે વિવિધ પ્રકારની સમસ્યાઓ માટે વિવિધ પ્રકારની ELECTRE પદ્ધતિઓ છે આ બધાની ચર્ચા અગાઉના લેક્ચરમાં કરવામાં આવી હતી આપણે આઉટરેંકિંગ સંબંધ વિશે પણ વાત કરી જે આપણે a S b નો ઉપયોગ કરીને સૂચવ્યું છે જ્યાં a અને b વિકલ્પો છે આ ચોક્કસ સંકેત a S b નો અર્થ એ છે કે a ઓછામાં ઓછું b જેટલું સારું છે જે આઉટરેંકિંગ સંબંધનું ઉદાહરણ છે આપણે આઉટરેંકિંગ ડિગ્રીનો ઉપયોગ કરીને આ આઉટરેંકિંગ સંબંધને માપીએ છીએ જે આપણે S ab નો ઉપયોગ કરીને દર્શાવીએ છીએ જ્યાં a અને b બે વિકલ્પો છે તેથી આ તે વસ્તુઓ છે જેની આપણે ચર્ચા કરી છે પછી આપણે વિવિધ દૃશ્યો વિશે વાત કરી અને કેવી રીતે આંશિક સંમતિ ડિગ્રીની ગણતરી કરવામાં આવશે આપણે આલેખની મદદથી તેની ચર્ચા કરી અને આપણે વાત કરી કે આંશિક સુસંગતતા ડિગ્રી કે જે ciab દ્વારા દર્શાવવામાં આવે છે તેની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે પછી આપણે એકંદર સુસંગતતા ડિગ્રી વિશે પણ વાત કરી જે તમામ આંશિક સુસંગતતા ડિગ્રીનો ભારિત સરવાળો છે પછી આપણે આંશિક વિસંગતતા ડિગ્રી વિશે પણ ચર્ચા કરી આપેલ પરિમાણોના આધારે આની ગણતરી કેવી રીતે કરવામાં આવશે તે અંગે આપણે દૃશ્યોની પણ ચર્ચા કરી સુસંગતતામાં પસંદગી અને તટસ્થતા થ્રેશોલ્ડને ધ્યાનમાં લેવામાં આવે છે જ્યારે વિસંગતતામાં વીટો થ્રેશોલ્ડ તેમજ પસંદગીની મર્યાદાને ધ્યાનમાં લેવામાં આવે છે પછી આપણે વૈશ્વિક આઉટરેન્કિંગ ડિગ્રી વિશે વાત કરી જે સુસંગતતા અને વિસંગતતા ડિગ્રીના સારાંશ પર આધારિત છે આપણે ELECTRE માટેના આગલા તબક્કા વિશે પણ ટૂંકમાં ચર્ચા કરી છે જે નિસ્યંદન પ્રક્રિયા છે આમાં બે પ્રક્રિયાઓ છે ચડતા અને ઉતરતા નિસ્યંદન પ્રક્રિયાઓ અને આ બે પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને જે પ્રી ઓર્ડર આપણે મેલાવિયે છીએ તેના આધારે અંતિમ રેન્કિંગ મેળવવામાં આવે છે આપણે અગાઉના કેટલાક વ્યાખ્યાનોમાં આના વિશે ચર્ચા કરી હતી આ વ્યાખ્યાનમાં આપણે એક કવાયતની શરૂઆત કરીશું આપણે ચોક્કસ નિર્ણયની સમસ્યાને લયીશું અને RStudio નો ઉપયોગ કરીને R પર્યાવરણમાં આપણુ મોડેલિંગ કરીશું

આપણે તે તમામ ગણતરીઓ પાછળના અંતર્ગત ગણિતને સમજવાનો પણ પ્રયાસ કરીશું તો ચાલો આ ખાસ કવાયતથી શરૂઆત કરીએ

આ ચોક્કસ નિર્ણયની સમસ્યાનું લક્ષ્ય દસ ફ્રેન્ચ કારને રેન્કિંગ આપવાનું છે RStudio નો ઉપયોગ કરીને વિકલ્પો માપદંડો અને અન્ય વિગતોની ચર્ચા કરવામાં આવશે તો ચાલો RStudio ખોલીએ અહીં અમને આઉટરંકિંગ ટૂલ્સ નામના પેકેજની જરૂર છે અગાઉના વ્યાખ્યાનની જેમ આપણે આગળ વધતા પહેલા પહેલા પેકેજ ઇન્સ્ટોલ કરીશું તેથી આપણે install packages ટાઈપ કરવું પડશે અને પછી કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નોમાં આપણે આ ચોક્કસ પેકેજનું નામ ટાઈપ કરીશું કારણ કે તે કેસ સંવેદનશીલ છે ચાલો અહીં સમસ્યા પર પાછા આવીએ આપણે જે ઉદાહરણ લઈ રહ્યા છીએ તે ફ્રેન્ચ કારનું રેન્કિંગ છે જે આ નિર્ણય સમસ્યાનું લક્ષ્ય છે ધ્યેય અહીં ટિપ્પણી વિભાગમાં ઉલ્લેખિત છે આપણે અગાઉના વ્યાખ્યાનમાં જોયું તેમ જ્યારે આપણે R નો ઉપયોગ કરીને કવાયત કરી ત્યારે હેશ ચિહ્નનો ઉપયોગ કરીને ટિપ્પણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ટિપ્પણીઓ વિભાગમાં આપણે કોડ ઉપરાંત તે બધા મુદ્દાઓનો સમાવેશ કરી શકીએ છીએ જે આપણે લખ્યા નથી તેથી તમે અહીં જોઈ શકો છો કે ધ્યેય ફ્રેન્ચ કારને ક્રમાંકિત કરવાનો છે અને આપણી પાસે સાત માપદંડ છે જે આપણને આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વિચારણા કરવા જઈ રહ્યા છીએ માપદંડ કારના પ્રદર્શન પ્રવેગકતા ટોચની ઝડપ અને અન્ય વસ્તુઓ સાથે સંબંધિત છે જેનો અહીં ઉલ્લેખ કરવામાં આવશે તેથી સાત માપદંડો હેઠળ કારના વિવિધ પાસાઓને ધ્યાનમાં લેવામાં આવ્યા છે પછી આપણી પાસે ફ્રેન્ચ કાર માટેના દસ વિકલ્પો છે જે આ ચોક્કસ કવાયતમાં ધ્યાનમાં લેવાના છે તેથી આપણી પાસે સાત માપદંડો અને દસ વિકલ્પો ધ્યાનમાં લેવાના છે પ્રથમ વસ્તુ જે આપણે કરીશું તે માપદંડને નામ આપવાનું છે તમે હંમેશા RStudio માં કેરેક્ટર વેક્ટર બનાવી શકો છો તેથી તમે જોઈ શકો છો કે તમામ માપદંડના નામ કોડની લાઇનનો ભાગ છે તેથી c એ ફંક્શન છે જે આ બધા અક્ષર સ્ટ્રિંગ્સને જોડવા અથવા જોડવાનું માટે ઉપયોગ માં લેવામાં આવે છે આ વિશિષ્ટ કાર્ય વિશે વધુ માહિતી મદદ પેનલમાં મળી શકે છે જો આપણે ફક્ત cyou ટાઈપ કરીશું તો આપણને વધુ વિગતો મળશે અને વેક્ટર અથવા સૂચિમાં મૂલ્યો જોડવામાં આવશે તેથી આપણે અહીં વધુ વિગતો જોઈ શકીએ છીએ ફંક્શન અને વિવિધ દલીલો જે આ ફંક્શનનો ભાગ છે તે અહીં જોઈ શકાય છે જે મૂલ્યો જોડવાના છે તે દલીલો તરીકે પસાર થાય છે જો તમને કેટલાક ઉદાહરણો જોવામાં રસ હોય તો તમે હંમેશા આ મદદ પૃષ્ઠનો સંદર્ભ લઈ શકો છો ઉદાહરણ તરીકે આ એક થી સાત 1 7 થી 9 આ ચોક્કસ મૂલ્યોને આ ચોક્કસ કાર્યનો ઉપયોગ કરીને વેક્ટર અથવા સૂચિમાં જોડી શકાય છે હવે આપણે કોડની આ ચોક્કસ લાઇનનો ઉપયોગ કરીને માપદંડોના નામોને જોડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ચાલો આપણે આને ચલાવીએ અને તમે તરત જ જોશો કે પર્યાવરણ પેનલમાં એક વેરીએબલ બનાવવામાં આવ્યું છે જે વાસ્તવમાં કેરેક્ટર વેક્ટર છે અને તેની સાત વેલ્યુ છે જે તમે અહીં જોઈ શકો છો અને વેલ્યુનો ઉલ્લેખ પણ અહીં કરવામાં આવ્યો છે તેથી પ્રથમ આપણે નામો મેળવવાની અને તેને બનાવવાની જરૂર છે અને પછી આપણે માપદંડના વજનનો ઉલ્લેખ કરવાની જરૂર છે તમે અહીં ફરીથી જોઈ શકો છો કે આપણે આ મૂલ્યોને જોડવા માટે ફંક્શન c નો ઉપયોગ કરી રહ્યા છીએ હવે આ વખતે આ મૂલ્યો માત્રાત્મક મૂલ્યો છે જેમ તમે જોઈ શકો છો દરેક માપદંડને અનુરૂપ એક ચોક્કસ વજન શરૂ કરવામાં આવ્યું છે તેથી તમે 0 3 0 1 0 3 0 2 પછી 0 1 અને પછી 0 2 અને 0 1 જોઈ શકો છો તેથી આપણી પાસે દરેક માપદંડને અનુરૂપ સાત મૂલ્યો છે તો ચાલો આ લાઇનને એક્ઝિક્યુટ કરીએ અને તમે માપદંડનું વજન જોશો આ એક સંખ્યાત્મક વેક્ટર છે જેમાં તમામ સંખ્યાત્મક મૂલ્યોનો સમાવેશ થાય છે હવે આપણે આ બે વેક્ટર બનાવ્યા છે માપદંડના નામો માટે અક્ષર વેક્ટર અને પછી માપદંડના વજન માટે સંખ્યાત્મક વેક્ટર અગાઉના વ્યાખ્યાનમાં ચર્ચા કર્યા મુજબ આપણે આ માપદંડો માટે પસંદગીની દિશા નિર્ધારિત કરવાની જરૂર છે એટલે કે આપણે માપદંડોને ઘટાડવા કે મહત્તમ કરવા માંગીએ છીએ તે ચોક્કસ પાસું અહીં ઇનપુટ તરીકે જરૂરી છે આપણે minmax માપદંડ તરીકે ઓળખાતા અન્ય ચલ બનાવવા જઈ રહ્યા છીએ દરેક માપદંડ માટે તે સૂચવવામાં આવે છે કે તેમણે ઘટાડવું કે મહત્તમ કરવાનું છે અહીં આપણે દરેક માપદંડ માટે સૂચવ્યું છે કે તે ઘટાડવું કે મહત્તમ કરવામાં આવશે તમે પ્રથમ માપદંડમાં જોઈ શકો છો કે જે પ્રિક્સ છે તેને ઓછું કરવું પડશે અને પછી બીજા માપદંડ કે જે Vmax છે તેને મહત્તમ કરવું પડશે C120 લઘુત્તમ કરવાનો છે અને Coff ને મહત્તમ કરવાનો છે અને પછી પ્રવેગકને ઘટાડવો છે અને પછી અન્ય બે ચલોને પણ લઘુત્તમ કરવાના છે તેથી દરેક માપદંડને અનુરૂપ આપણે આપણી પસંદગીની દિશા દર્શાવવી પડશે ચાલો કોડની આ લાઈન એક્ઝીક્યુટ કરીએ અને આપણે બીજું વેરીએબલ બનાવીશું જો તમે પર્યાવરણ વિભાગ જુઓ છો તો તમે જોઈ શકો છો કે અન્ય કેરેક્ટર વેક્ટર બનાવવામાં આવ્યું છે જેમાં દરેક માપદંડ માટે સાત મૂલ્યો છે તમે જોઈ શકો છો કે આ મૂલ્યોની શરૂઆતની જરૂર છે હવે એકવાર આ ભાગ આવરી લેવામાં આવે પછી આપણે વિકલ્પો પર પાછા આવીશું તેથી તમામ માહિતી નામો અને પ્રારંભિક ઇનપુટ્સ માપદંડ માટે ના પ્રારંભિક કર્યો કરવામાં આવ્યા છે આપણે વિકલ્પોના નામ માટે વેક્ટર બનાવવાથી શરૂઆત કરીશું અહીં ફરીથી એ જ c ફંક્શન નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે આ વખતે અક્ષર વેક્ટર બનાવવા માટે અક્ષર મૂલ્યોને જોડવામાં આવી રહ્યા છે ચાલો આ લાઈન એક્ઝિક્યુટ કરીને તેની ગણતરી કરીએ આપણને આ મળશે તમે પર્યાવરણ વિભાગમાં જોઈ શકો છો કે બીજું કેરેક્ટર વેક્ટર બનાવવામાં આવ્યું છે જે વૈકલ્પિક છે અને ત્યાં દસ મૂલ્યો છે જે આ કેરેક્ટર વેક્ટરનો ભાગ છે એકવાર આ થઈ જાય પછી આપણે ELECTRE ના અન્ય મહત્વપૂર્ણ પાસાં તરફ આગળ વધી શકીએ છીએ જ્યાં આપણે દરેક માપદંડના સંદર્ભમાં તમામ વિકલ્પો માટે પ્રદર્શન નંબરો આપીએ છીએ અહીં આપણે મેટ્રિક્સની ગણતરી કરવા જઈ રહ્યા છીએ જ્યાં દરેક પંક્તિ વૈકલ્પિકને અનુરૂપ હશે આ નિર્ણયની સમસ્યા હોવાથી આપણી પાસે દસ વિકલ્પો છે અને તેથી આપણે દસ પંક્તિઓ બનાવવા જઈ રહ્યા છીએ દરેક ખાનું એક માપદંડને અનુરૂપ હશે તેથી જેમ આપણી પાસે સાત માપદંડ છે આપણે સાત કૉલમ બનાવવા જઈ રહ્યા છીએ તેથી આપણે 10 X 7 મેટ્રિક્સ બનાવવા જઈ રહ્યા છીએ

આ મેટ્રિક્સના દરેક કોષમાં પ્રદર્શન સંબંધિત મૂલ્ય હશે તો ચાલો આ મેટ્રિક્સ બનાવીએ જેમ કે AHP કવાયતમાં જે આપણે કર્યું છે જ્યાં આપણે મેટ્રિક્સ ફંક્શન અને c ફંક્શનનો ઉપયોગ કર્યો હતો જે મેટ્રિક્સ બનાવવા માટે સંયુક્ત ફંક્શન છે અહીં પણ આપણે તે જ વસ્તુનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ આ બિંદુએ આપણે મેટ્રિક્સ કાર્યને વધુ વિગતવાર સમજવાની જરૂર છે અગાઉની કવાયતમાં જે આપણે AHP માટે કરી હતી જે આપણે R માં કરી હતી ત્યારે આપણે મેટ્રિક્સ કાર્યની ચર્ચા કરી ન હતી ચાલો આ ફંક્શન મેટ્રિક્સને સમજીએ કારણ કે આ એક ફંક્શન છે જેનો વારંવાર ઉપયોગ થઈ શકે છે તેથી તમે જોઈ શકો છો કે ફંક્શન મેટ્રિક્સ અહીં બેઝ પેકેજનો એક ભાગ છે જો આપણે અહીં વપરાશ જોઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે આ ચોક્કસ મેટ્રિક્સ ફંક્શનમાં પસાર થયેલ પ્રથમ દલીલ ડેટા છે સૌપ્રથમ આપણે આ ડેટા પાસ કરવાની જરૂર છે જેનો ઉપયોગ આપણે આ મેટ્રિક્સ જનરેટ કરવા માટે કરવા જઈ રહ્યા છીએ અને પછી પંક્તિઓની સંખ્યા અને ખાનાની સંખ્યા અને પછી આ બીજી મહત્વની દલીલ અહી પંક્તિ દ્વારા છે જે મૂળભૂત રીતે ફાલસ તરીકે શરૂ થાય છે આ કિસ્સામાં આપણી પાસે દસ પંક્તિઓ અને સાત કૉલમ હશે

તમે અહીં કોડમાં જોઈ શકો છો કે પંક્તિઓની સંખ્યા દસ તરીકે દર્શાવામાં આવ્યું છે અને ખાનાની સંખ્યા સાત તરીકે દર્શાવામાં આવી છે આપણી પાસે ડિમનેમ્સ નામની બીજી દલીલ પણ હોઈ શકે છે જે પરિમાણ નામો સિવાય બીજું કંઈ નથી જેમ કે આ કિસ્સામાં આપણે મેટ્રિક્સ જનરેટ કરવા જઈ રહ્યા છીએ આપણી પાસે પંક્તિ બાજુ પર વિકલ્પો છે અને ખાના બાજુ પર માપદંડ છે તેથી આપણે આ ડિમનેમ્સ દલીલનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી તમે હેલ્પ સેક્શનમાં વાંચી શકો છો કે આપણે લિસ્ટ ડેટા સ્ટ્રક્ચર બનાવવાની જરૂર છે જે લિસ્ટ ફંક્શનનો ઉપયોગ કરીને કરી શકાય છે તેથી આપણે લિસ્ટ ફંક્શનનો ઉપયોગ કરી રહ્યા છીએ અને લિસ્ટ ફંક્શનની પ્રથમ દલીલ એ પંક્તિઓને અનુરૂપ પાસ કરવાની છે જે વિકલ્પો અને આપણે પહેલેથી બનાવેલા વિકલ્પોના નામ છે તેથી એ જ દલીલ આપણે પ્રથમ દલીલ અને પછી માપદંડ તરીકે પસાર કરીશું તેથી તે મુજબ આ બે ચલો વિકલ્પો અને માપદંડોમાંથી પરિમાણ નામો લેવામાં આવશે જેમાં વિકલ્પો અને માપદંડોના નામ સિવાય બીજું કંઈ નથી તેથી આપણને યોગ્ય પરિમાણ નામો મળશે અને આપણને મેટ્રિક્સના પરિમાણો પણ મળશે જે 10x7 છે હવે આપણે પ્રથમ દલીલ પર પાછા જઈએ તે પહેલાં ચાલો આ ચોક્કસ દલીલ બાયરો ની ચર્ચા કરીએ જો આપણે વર્ણન જોઈએ જે મદદ વિભાગમાં આપવામાં આવ્યું છે તો આ એક તાર્કિક ડેટા પ્રકાર છે અને જો ખોટા હોય તો ત્યારે મેટ્રિક્સને ખાના દ્વારા ભરવામાં આવે છે જે આ દલીલ માટે ડિફોલ્ટ સેટિંગ છે જો આપણે ડિફૉલ્ટ મૂલ્યમાં કોઈ ફેરફાર ન કરીએ તો ખોટા વિકલ્પના મૂલ્યને ડિફૉલ્ટ રીતે લેવામાં આવશે અને મેટ્રિક્સને ખાનન દ્વારા ભરવામાં આવશે તેથી આપણે પ્રથમ દલીલમાં જે પણ મૂલ્ય આપીએ છીએ તે ડેટા ભાગ છે અને તે ખાના દ્વારા ફિલ્ટર કરવામાં આવશે તેથી તમામ મૂલ્યો ક્રમિક રીતે લેવામાં આવશે અને પ્રથમ ખાના જનરેટ થવા જઈ રહી છે અને એકવાર પ્રથમ ખાના જનરેટ થઈ જાય પછી બીજા ખાના અનુક્રમિક રીતે મૂલ્યો લે છે તેઓ મૂલ્યો લેવાનું ચાલુ રાખશે અને તે બીજી ખાના અને ત્રીજી ખાના જનરેટ કરશે અને એ પ્રક્રિયા ચાલુ રહે છે તેથી આપણે જે મેટ્રિક્સ જોઈએ છે આપણી પાસે કેવા પ્રકારનો ડેટા છે અને તમે મેટ્રિક્સ કેવી રીતે ભરવા માંગો છો તેના આધારે આ ચોક્કસ દલીલ બાયરો મહત્વપૂર્ણ બનશે ચાલો આપણે અહીં જે કવાયત કરીશું તેની પ્રથમ દલીલ જોઈએ સંખ્યાબંધ આંકડાકીય મૂલ્યોને જોડવા માટે આપણે c ફંક્શનનો ઉપયોગ કરીશું તમે જોશો કે આપણી પાસે સંખ્યાબંધ મૂલ્યો છે જે શ્રેણીના પ્રકારમાં સમાન છે જેમ કે 103000 પછી 101300 અને તમે જોઈ શકો છો કે આપણી પાસે અહીં લગભગ દસ મૂલ્યો છે તેથી આ દસ મૂલ્યો સમાન શ્રેણીમાં છે કારણ કે ખાનામાં માપદંડના નામ હશે તેથી દરેક માપદંડ માટે આપણી પાસે દરેક અનુરૂપ વિકલ્પ માટે પ્રદર્શન નંબરો છે તેથી પ્રથમ ખાનામાં આપણી પાસે માપદંડ 1 હશે અને માપદંડ 1 માટે આપણી પાસે તમામ વિકલ્પો માટે તેમના પ્રદર્શન નંબર હશે તેથી આપણે જે જોઈએ છે તે એ છે કે આપણે અંતિમ મેટ્રિક્સમાં પ્રથમ ખાનામાં મૂલ્યો અને પછી બીજા ખાનામાં આગામી દસ મૂલ્યો અને આમ એવું ઈચ્છીએ છીએ

જો તે કોઈ બીજી રીતે હોય ઉદાહરણ તરીકે પ્રદર્શિત મૂલ્યોને પંક્તિ મુજબ પ્રથમ દલીલ તરીકે પસાર કરવાની હોય છે એટલે કે પ્રથમ મૂલ્ય પ્રથમ પંક્તિના પ્રથમ ઘટકમાં આપવાનું હોય છે તો પછી બીજી કિંમત પ્રથમ પંક્તિના બીજા ઘટકમાં જશે જો તે મેટ્રિક્સમાં મૂલ્યો માટે ભરવાનો ક્રમ હોય તો આપણે આ દલીલ બાયરો બદલવી પડશે અને આ દલીલમાં ડિફોલ્ટ મૂલ્ય સાચું બનાવવું પડશે જેથી કરીને તમામ મૂલ્યો પંક્તિ મુજબ ભરવામાં આવે જો કે આપણા કિસ્સામાં ડિફોલ્ટ સેટિંગ સારી રીતે કામ કરી રહી છે તેથી આ માપદંડો આપણી પાસેના ચલો જેવા જ છે અને દરેક ચલ અને વિકલ્પ માટે આપણે આપણી પાસે હોય તેવા સાદ્રશ્ય અથવા રેકોર્ડ લઈ શકીએ છીએ જ્યારે આપણે આંકડાકીય પૃથ્થકરણ કરીએ છીએ ત્યારે ખાનાની બાજુએ આપણી પાસે ચલ હોય છે અને પંક્તિની બાજુએ આપણી પાસે રેકોર્ડ હોય છે દરેક રેકોર્ડ અને અનુરૂપ ચલ માટે તેમની પાસે મૂલ્યો હશે એ જ રીતે આ મેટ્રિક્સ જનરેટ કર્યું છે અને કૉલમની બાજુએ આપણી પાસે માપદંડ છે અને દરેક માપદંડને અનુરૂપ છે અને દરેક વિકલ્પ માટે આપણી પાસે એક ચોક્કસ મૂલ્ય છે જે ચોક્કસ માપદંડના સંદર્ભમાં તેનું પ્રદર્શન દર્શાવે છે હવે ચાલો આગળ વધીએ પરંતુ આપણે આગળ વધીએ તે પહેલાં એક બીજી રીત છે જેના દ્વારા આપણે મેટ્રિક્સ જનરેટ કરી શકીએ છીએ હમણાં જ આપણે બે ફંકશનનો ઉપયોગ કર્યો છે મેટ્રિક્સ અને કમ્બાઈન આપણે મેટ્રિક્સ ફંક્શનમાં પ્રથમ દલીલ તરીકે પાસ કરવા માગતા હતા તે મૂલ્યોને જોડવા માટે કમ્બાઈનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો હવે આ મેટ્રિક્સ બનાવવાની બીજી રીત છે અહીં આપણે cbind ફંક્શનનો ઉપયોગ કરી શકીએ છીએ જો તમને cbind ફંક્શન વિશે વધુ વિગતોમાં રસ હોય તો તમે હેલ્પ પેનલનો ઉપયોગ કરી શકો છો અને તમે અહીં cbind ટાઈપ કરી શકો છો અને પછી આપણે cbind ફંક્શનના મેન્યુઅલ પેજ પર જઈ શકીએ છીએ તો ફરીથી આ પણ બેઝ પેકેજનો એક ભાગ છે

તમે પંક્તિઓ અથવા ખાના દ્વારા R ઑબ્જેક્ટ્સનું સંયોજન શીર્ષક જોઈ શકો છો આ રીતે ફંક્શનનો ઉપયોગ થશે તો અહીં આપણે cbind નો ઉપયોગ કરી રહ્યા છીએ rbind નામનું બીજું કાર્ય છે તેથી જો તમે ખાનાને જોડવા માંગતા હોવ તો cbind નો ઉપયોગ થાય છે અને જો તમે પંક્તિઓને જોડવા માંગતા હોવ તો rbind નો ઉપયોગ થાય છે આપણે cbind નો ઉપયોગ કરી રહ્યા હોવાથી આપણે કૉલમ મુજબ ભેગા કરવા જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો કે પ્રથમ દલીલમાં આપણે જે મૂલ્ય પ્રથમ ખાનામાં દર્શાવવા માંગીએ છીએ તે છે અને બીજી દલીલમાં જે મૂલ્ય આપણે બીજી ખાનામાં દર્શાવવા માંગીએ છીએ તે ત્યાં છે તેથી દરેક ખાના માટે આપણે c ફંક્શનનો ઉપયોગ કરી રહ્યા છીએ જે કમ્બાઈન ફંક્શન છે અને આ બધી દલીલો પછી આ રીતે રજૂ થાય છે અને cbind ફંક્શન આપણા માટે મેટ્રિક્સ સ્ટ્રક્ચર બનાવશે તો ચાલો આ કોડ ચલાવીએ અને તમે ત્યાં પેહલાની સમાન આઉટપુટ જોશો આ સ્ક્રિપ્ટ વિભાગમાં જે આપણી પાસે છે આપણે ફાઇલ લખીએ છીએ જેથી કરીને આપણે કોડના કોઈપણ ભાગને પસંદ કરી શકિયે અને જો તે સંપૂર્ણ કોડ હોય અને તેને એક્ઝિક્યુટ કરી શકાય તો આપણે હંમેશા કોડના તે ભાગને પસંદ કરી શકીએ છીએ અને ફરીથી રન દબાવી શકીએ છીએ આપણે આઉટપુટ મેળવીશું જો આપણે cbind ફંક્શનના અમલ પર નજર કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે આપણને અહીં સમાન મેટ્રિક્સ મળ્યું છે હવે ચાલો પાછલા કોડ પર પાછા જઈએ અને આને ચલાવીએ કારણ કે આપણે પરિમાણ નામો પણ રાખવા માંગતા હતા તેથી હવે આપણી પાસે પ્રદર્શન ટેબલ પણ છે આપણે બનાવેલ આ મેટ્રિક્સને દરેક માપદંડના સંદર્ભમાં વિકલ્પો માટે પ્રદર્શન કોષ્ટક તરીકે ઓળખવામાં આવે છે ત્યાં અમુક અન્ય પરિમાણો છે જેને આપણે પ્રારંભ કરવાની જરૂર છે આપણે અગાઉના બે વ્યાખ્યાનોમાં ત્રણ વિશિષ્ટ પરિમાણો વિશે વાત કરી હતી એક તટસ્થતા થ્રેશોલ્ડ છે બીજો એક પસંદગીની મર્યાદા છે અને ત્રીજો છે વીટો થ્રેશોલ્ડ તમે અહીં ટિપ્પણીમાં જોઈ શકો છો કે આપણે દરેક માપદંડના સંદર્ભમાં થ્રેશોલ્ડને વ્યાખ્યાયિત કરવા જઈ રહ્યા છીએ તેથી આ થ્રેશોલ્ડ માપદંડના સંદર્ભમાં છે તટસ્થતા થ્રેશોલ્ડ સામાન્ય રીતે q નો ઉપયોગ કરીને સૂચવવામાં આવે છે પ્રેફરન્સ થ્રેશોલ્ડ સામાન્ય રીતે p નો ઉપયોગ કરીને સૂચવવામાં આવે છે અને વીટો થ્રેશોલ્ડ સામાન્ય રીતે v નો ઉપયોગ કરીને સૂચવવામાં આવે છે આ પરિમાણોના આરંભ માટે આપણે નીચેના ચલો બનાવવા જઈ રહ્યા છીએ alpha q જે તટસ્થતા થ્રેશોલ્ડ સાથે સંબંધિત છે beta q જે તટસ્થતા થ્રેશોલ્ડ સાથે પણ સંબંધિત છે તો શા માટે આપણી પાસે અહીં બે ચલ છે આ ચલો કે જે આપણે બનાવીએ છીએ તે નિરપેક્ષ અથવા સંબંધિત હોઈ શકે છે તેથી જો આ થ્રેશોલ્ડ નિરપેક્ષ છે તો આપણે દરેક માપદંડના સંદર્ભમાં આ થ્રેશોલ્ડ માટે નિશ્ચિત મૂલ્યોને ધ્યાનમાં લઈએ છીએ તે અર્થમાં માત્ર એક ચલ પર્યાપ્ત છે પરંતુ જો આપણે આ થ્રેશોલ્ડને સંબંધિત તરીકે વ્યાખ્યાયિત કરીએ છીએ તો તે કિસ્સામાં આપણે બીજું ચલ બનાવવું પડશે તેથી આપણી પાસે alpha q beta q alpha p beta p alpha v beta v છે તેથી દરેક પ્રકારના થ્રેશોલ્ડ માટે આપણી પાસે આ બે ચલો છે એક પાસે મૂલ્યો છે જેથી આ દરેક થ્રેશોલ્ડ માટે સંબંધિત મૂલ્યની ગણતરી કરી શકાય સામાન્ય રીતે આપણી પાસે alpha q માં જે મૂલ્યો છે તેનો ઉપયોગ સાપેક્ષ ગણતરી કેવી રીતે કરવાની છે તે દર્શાવવા માટે થાય છે તેથી સામાન્ય રીતે આ રેખીય અવલંબન પર આધારિત છે ઉદાહરણ તરીકે શ્રેષ્ઠ પ્રદર્શનની ટકાવારી અથવા સૌથી ખરાબ કામગીરીની ટકાવારી તેથી જો આપણી પાસે ઉદાહરણ તરીકે alpha q માં 0 1 જેવું મૂલ્ય હોય તો તે થ્રેશોલ્ડ મૂલ્ય ખરેખર શ્રેષ્ઠ પ્રદર્શન અથવા સૌથી ખરાબ પ્રદર્શનના દસ ટકા જેવું હોઈ શકે છે હવે આપણે કેવી રીતે નક્કી કરીશું કે શ્રેષ્ઠ પ્રદર્શન કે સૌથી ખરાબ પ્રદર્શનને વિકલ્પોમાં ક્યારે લેવા જોઈએ

આ માટે અમારી પાસે બીજું પરિમાણ છે જેને વ્યાખ્યા પદ્ધતિ અથવા મોડ ઓફ ડેફિનેશન કહેવામાં આવે છે આપણે જોઈ શકીએ છીએ કે ટિપ્પણી કરેલ લાઇનમાં મોડ ઓફ ડેફિનેશન દર્શાવેલ છે આ દરેક થ્રેશોલ્ડ માટે અને દરેક માપદંડના સંદર્ભમાં વ્યાખ્યાયિત કરવામાં આવે છે દરેક થ્રેશોલ્ડ માટે આપણે આને વ્યાખ્યાયિત કરવું પડશે તમે અહીં જોઈ શકો છો કે વ્યાખ્યાના પદ્ધતિ બે પ્રકારના હોઈ શકે છે પ્રત્યક્ષ અથવા વ્યસ્ત પ્રત્યક્ષ સૌથી ખરાબ પ્રદર્શનના સંદર્ભમાં લેવામાં આવે છે અને જ્યારે આપણે શ્રેષ્ઠ પ્રદર્શન શોધી રહ્યા હોઈએ ત્યારે વ્યસ્ત લેવામાં આવે છે તેથી તેના આધારે alpha q alpha p અને alpha v નો ઉપયોગ કરવામાં આવશે આ ચલોના મૂલ્યોનો ઉપયોગ કરવામાં આવશે અને beta q beta p અને beta v માં યોગ્ય ફેરફાર કરવામાં આવશે જેમ આપણે સામાન્ય રીતે રેખીય અવલંબન લઈએ છીએ અને તે કોઈ વસ્તુની ટકાવારી તરીકે છે આ મૂલ્યો સામાન્ય રીતે ગુણાકાર થાય છે અહીં તમે જોઈ શકો છો કે alpha q alpha p અને alpha v ની કિંમતો શૂન્ય અને એક વચ્ચેની નાની શ્રેણીમાં છે બીજી બાજુ જો તમે beta q beta p અને beta v જુઓ છો તો મૂલ્યો ઉચ્ચ શ્રેણીમાં દેખાય છે તેથી જો આ બેનો ગુણાકાર કરવામાં આવે તો તે રીતે આપણે થ્રેશોલ્ડની ગણતરી કરી શકીએ છીએ તેથી હું અહીં આ બિંદુએ જ રોકવા માંગુ છું અને અમે આપણી ચર્ચા ચાલુ રાખીશું અને આગામી વ્યાખ્યાન R માં આ વિશેષ પર કવાયત કરવાનું ચાલુ રાખીશું